આ વ્યાખ્યાનમાં અમે તમને R માં ઉપલબ્ધ ફંક્શન વિષે માહિતી આપશું અહી ફંક્શન ને કેવી રીતે લોડ અથવા સોર્સ કરવા અને ફંક્શન ને કેવી રીતે કોલ અથવા ઇનવોક કરવા તે સમજાવશું જ્યારે તમે અમુક ક્રિયાઓ ઘણી વખત કરવા માંગો છો ત્યારે ફંક્શન ઉપયોગી થાય છે ફંક્શન ઇનપુટ તરીકે દલીલો સ્વીકારે છે અને ફંક્શનની અંદર માન્ય R કમાન્ડ્સ ચલાવીને આઉટપુટ ઉત્પન્ન કરે છે R માં જ્યારે તમે કોઈ ફંકશન બનાવતા હો ત્યારે ફંક્શનનું નામ અને જે ફાઇલમાં તમે ફંકશન બનાવી રહ્યા છો તે સમાન હોવું જોઇએ નહી અને તમારી પાસે એક R ફાઇલમાં એક અથવા વધુ ફંક્શન વ્યાખ્યાઓ હોઈ શકે છે ફંકશન કમાન્ડનો ઉપયોગ કરીને ફંક્શન બનાવાય છે ફંકશન ફાઇલનું સામાન્ય બંધારણ એફ દલીલોffunction of arguments અને પછી તમારી પાસે નિવેદનો છે જે એક્ઝેક્યુટ થવા માટે જરૂરી છે આ f એ ફંક્શન નામ છે જ્યારે તમે આ આદેશ લખો છો તેનો અર્થ એ છે કે તમે નામ f સાથે એક ફંકશન બનાવી રહ્યા છો જે ચોક્કસ દલીલો લે છે અને નીચે આપેલા નિવેદનોને એક્ઝેક્યુટ કરે છે ચાલો જોઈએ કે ફંક્શન ફાઇલ કેવી રીતે બનાવવી ફંક્શન ફાઇલ બનાવવી એ R સ્ક્રિપ્ટ ખોલવા જેવું જ છે જે આપણે પહેલા જોયું છે તમે ક્યાં તો ટૂલબારમાં ફાઇલ બટનનો ઉપયોગ કરી શકો છો અથવા R સ્ક્રિપ્ટ બનાવવા માટે તમે ફાઇલ ટેબની નીચેના બટનનો ઉપયોગ કરી શકો છો એકવાર તમે R સ્ક્રિપ્ટ બનાવો ત્યારે તમે તેને ઇચ્છો તે નામથી આપી શકો છો ઉદાહરણ તરીકે આપણે R ફાઇલને vol cylinder તરીકે સંગ્રહિત કરી છે હવે એકવાર ફાઇલ સેવ કર્યા પછી તમે ફંક્શન્સ લખવા માટે તૈયાર છો હવે હું એક ફંક્શન બનાવવા માંગુ છું જે સિલિન્ડર ના વોલ્યુમ ની ગણતરી કરે છે જે દલીલોમાં વ્યાસ અને લંબાઈ લે છે તેથી વોલ્યુમ સિલિન્ડર નામ દ્વારા ફંકશન બનાવવા માટે મારે ફંક્શનને વોલ્યુમ સિલિન્ડર ફંક્શન નામથી રાખવું પડશે અને જે દલીલો પસાર કરવાની જરૂર છે તે સિલિન્ડરનો વ્યાસ અને સિલિન્ડરની લંબાઈ છે જો તમે અહીં ધ્યાન આપો તો આપણે આ કાર્ય માટે મૂળભૂત દલીલો તરીકે 5 અને 100 ની કિંમતો પસાર કરી રહ્યા છીએ એકવાર તમારી પાસે વ્યાસ અને લંબાઈ આવી જાય પછી તમે π d square l by 4 ફોર્મ્યુલા દ્વારા વોલ્યુમની ગણતરી કરી શકો છો અને પછી તમારે વેરીએબલ વોલ્યુમ ને રિટન કરવો પડશે જેની કિંમત ફંક્શનની અંદર ગણતરી કરવામાં આવી છે એકવાર તમે R સ્ટેટમેન્ટ્સ લખી લો જે ફંકશન ફાઇલમાં એક્ઝેક્યુટ કરવા માટે જરૂરી છે તમે તે ફાઇલને સેવ શકો છો તેથી આપણે તેને વોલ સિલિન્ડર ડોટ આર તરીકે સેવ કરી રહ્યા છીએ એકવાર તમે ફાઇલ સેવ કરી લો પછી તમારે ફંક્શન ને ઇનવોક અથવા એક્ઝેક્યુટ કરતા પહેલા તેને લોડ કરવા પડશે ફંક્શન ને લોડ કરવા માટે તમારે સોર્સ બટન પર ક્લિક કરવુ પડશે જે R સ્ક્રિપ્ટ મેનુ મા ઉપલબ્ધ છે સોર્સ બટન પર ક્લિક કરવાથી ફંક્શન એક્ઝેક્યુટ થશે નહી પરંતુ તે ફક્ત ફંક્શન ફાઇલ ને લોડ કરશે અને ઇનવોક કરવા માટે તૈયાર કરશે એકવાર તમે ફંક્શન લોડ કરી લો પછી તમે કન્સોલથી ફંક્શનને રન શકો છો તમે ઇચ્છો છો કે વોલ્યુમ વેરિયેબલ v માં સેવ થઈ જાય અને પછી તમે આ ફંકશન vol સિલિન્ડર ને 5 અને 10 દલીલો સાથે કોલ કરો છો તેથી આ ફંકશનને રન કરશે વોલ્યુમની ગણતરી કરવા માટે અને વોલ્યુમ પરત કરે છે વેરીએબલ બ્રાઉઝરમાં તમે વોલ્યુમનું મૂલ્ય પણ જોઈ શકો છો અને તમે જોઈ શકો છો કે ફંક્શન વોલ્યુમ સિલિન્ડર બે દલીલો dia અને લંબાઈ સાથે ઉપલબ્ધ છે હવે ફંક્શનમાં દલીલો પસાર કરવાની ઘણી રીતો છે સામાન્ય રીતે R માં દલીલો ફંકશનની વ્યાખ્યા પ્રમાણે તે જ ક્રમમાં ફંકશનમાં પસાર કરવામાં આવે છે જો તમે કોઈપણ ઓર્ડરને અનુસરવા માંગતા ન હોવ તો તમે શું કરી શકો છો કે તમે કોઈ પણ ક્રમમાં દલીલોના નામનો ઉપયોગ કરીને દલીલો પસાર કરી શકો છો જો દલીલો પસાર થઈ ન હોય તો ફંક્શન રન કરવા માટે ડિફૌલ્ટ મૂલ્યોનો ઉપયોગ કરવામાં આવે છે હવે ચાલો આ દરેક કેસનાં ઉદાહરણો જોઈએ જ્યારે તમે દલીલો 5 અને 10 પસાર કરો છો ત્યારે ફંક્શનની વ્યાખ્યા અનુસાર પ્રથમ દલીલ વ્યાસની છે અને બીજી દલીલ લંબાઈ છે તેથી તે તે જ રીતે લેશે પરંતુ જ્યારે તમે કોઈ ક્રમનુ પાલન ન કરવા માંગતા હો ત્યારે તમે કોઈપણ ક્રમમાં નામ દ્વારા દલીલો પસાર કરી શકો છો તેથી ઉદાહરણ તરીકે હું લંબાઈને પ્રથમ દલીલ તરીકે પસાર કરવા માંગુ છું તો તમે લંબાઈ 10 અને વ્યાસ 5 નો ઉલ્લેખ કરી શકો અને તમે જોઇ શકો છો કે જુદા ક્રમમાં દલીલો પસાર કરી હોવા છતાં પરિણામ સમાન છે તેથી ધ્યાનમાં રાખવાનો મુદ્દો એ છે કે તમે કોઈ પણ ક્રમમાં દલીલોનું નામ સ્પષ્ટ કરીને દલીલો પસાર કરી શકો છો જ્યારે તમે અહીં કોઈ દલીલો પસાર કરતા નથી ત્યારે તે 5 અને 100 ના મૂળભૂત મૂલ્યો લે છે જે મૂળભૂત વ્યાસ અને લંબાઈ છે અને પછી વોલ્યુમની ગણતરી કરે છે R માં ફંક્શન આળસુ ફેશનમાં રના થાય છે જ્યારે આપણે આળસુ કહીએ છીએ ત્યારે તેનો અર્થ શું થાય છે જો કેટલીક દલીલો પસાર કરી ના હોય તો પણ ફંક્શન રન થાય છે આપણે આ માટે એક ઉદાહરણ જોશું આપણી પાસે સમાન ફંક્શન છે જેમાં હવે આપણે એક વધારાની દલીલ ત્રિજ્યા નિર્ધારિત કર્યું છે અને વોલ્યુમ ગણતરીમાં આ દલીલ ત્રિજ્યાને ગણતરીમાં શામેલ કરતું નથી હવે જ્યારે તમે આ દલીલો ડાય અને લંબાઈ પસાર કરો છો તમે આ ત્રિજ્યા પસાર કરી રહ્યાં નથી તેમ છતાં ફંક્શન એક્ઝેક્યુટ થશે કારણ કે આ ત્રિજ્યા ફંક્શનની અંદરની ગણતરીમાં ઉપયોગમાં નથી આવતો પરંતુ R પૂરતો હોશિયાર છે જો તમે દલીલ પાસ ન કરો અને પછી ફંકશનની વ્યાખ્યામાં તેનો ઉપયોગ કરો તો તે ભૂલ કહેશે કે આ રેડ પસાર થઈ નથી અને ફંક્શનની વ્યાખ્યામાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સારાંશમાં R માં ફંકશન ફાઇલ બનાવવાની અને એક્ઝેક્યુટ કરવાનાં આ પગલાં છે પહેલા તમારે ટુલબાર માં પ્રતીક અથવા ફાઇલ ટેબ પર ક્લિક કરીને ફંકશન ફાઇલ ખોલવાની અથવા બનાવવાની જરૂર છે જે તમારે આ ફેશન ફંક્શન નામ કીવર્ડ ફંકશન અને ઇનપુટ દલીલોમાં ફંક્શનને વ્યાખ્યાયિત કરવી પડશે ફંક્શનની અંદર ટાઇપ થયેલ બધા સ્ટેટમેન્ટ્સ એક્ઝેક્યુટ કરવા માટે માન્ય R સ્ટેટમેંટ્સ હોવું જોઈએ અને એક્ઝેક્યુટ કરતા પહેલા તમારે ફંકશન ફાઇલને સેવ કરવાની જરૂર છે ફંક્શન ફાઇલ ને લોડ કરવી પડે જે સોર્સ બટન ના ઉપયોગથી થશે એક્વાર ફંક્શન ફાઇલ લોડ થઇ ગયા બાદ તમે તેને ઇનવોક અથવા ઇનપુટ્સની યોગ્ય સંખ્યા સાથે કોલ કરી શકો છો જેથી તમે ફંક્શનને યોગ્ય રીતે રન કરશો અને તમને જરૂરી પરિણામ મળશે અંતિમ શબ્દ જ્યારે પણ તમે ફંક્શન વ્યાખ્યામાં કંઈક બદલતા હો અથવા તમે R સ્ટુડિયો ફરીથી શરૂ કરો અથવા ફંક્શન ફાઇલમાં ફેરફાર કરો ત્યારે ફંકશન ફાઇલને લોડ કરવાની જરૂર છે જો તમે તે ન કરો તો તમને ભૂલ મળશે અથવા તમને જેની અપેક્ષા છે તે યોગ્ય આઉટપુટ નહીં મળે કારણ કે તમે ફંક્શનની વ્યાખ્યામાં કંઈક બદલાવ્યું છે અને અસલ સંસ્કરણને સાચવ્યું નથી એકવાર તમે અસલ સંસ્કરણને સાચવશો પછી તમારે ફંકશનને ઇનવોક કરવુ પડશે એને ઉપયોગ કરવા પહેલાં હવે પછીનાં વ્યાખ્યાનમાં આપણે ફંક્શન સમજાવવા જઈ રહ્યા છીએ જેમાં બહુવિધ ઇનપુટ્સ અને મલ્ટીપલ આઉટપુટ છે